મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકિંગ માટેની બીજી પદ્ધતિને પાવર સ્લોપ પદ્ધતિ કહેવામાં આવે છે અહીં IV કર્વ નો ઉલ્લેખ કરીને હું આ vT વર્સીસ iT દોરું છું જે ટર્મિનલ વોલ્ટ અને ટર્મિનલ કરંટ કેરેકટરીસ્ટીક એટલેકે IV કેરેકટરીસ્ટીક છે અને આ PV કેરેકટરીસ્ટીક છે અને પીક પાવર પોઇન્ટ પર હું એક વર્ટીકલ લાઈન દોરીશ અને આ ઓપરેટિંગ પોઇન્ટ ને પીક પાવર ઓપરેટિંગ પોઇન્ટ કહે છે હવે Pm એટલેકે પીક પાવર પર આ પાવર કર્વનો સ્લોપ dp dv એ 0 છે ઓપરેટિંગ બિંદુ ની ડાબી તરફ પાવર નો સ્લોપ પોઝિટીવ છે અને ઓપરેટિંગ બિંદુ ની જમણી તરફ પાવરનો સ્લોપ નેગેટીવ છે તેથી આ સ્લોપ માં થતા ફેરફારનો એટલે કે પરિવર્તન નો ઉપયોગ પીક પાવર પોઇન્ટ અથવા તો મેક્સિમમ પાવર પોઇન્ટ ને શોધવા માટે થાય છે તેથી પાવર P નો વિચાર કરો જે vT અને iT ના ગુણાકાર બરાબર છે અને dpdvT એ X એક્સીસ dvT ના સંદર્ભમાં iT અને vT diT dvT ના સરવાળા બરાબર છે તેથી આ તે સંબંધ છે જેના પર આપને પહોચ્યાં છીએ આ મહત્તમ પાવર પોઇન્ટને અનુરૂપ ઓપરેટિંગ પોઇન્ટ પર તમારી પાસે dpdvT બરાબર 0 છે સ્લોપ અહીં 0 છે અને તેથી અહીં 0 લાગુ કરતાં તમે જોશો કે પીક પાવર પોઇન્ટ પર diTdvT એ માઈનસ iTvT દ્વારા આપવામાં આવે છે મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકિંગ માટે આ એક રચનાત્મક સમીકરણ છે જેનો અર્થ એ છે કે મહત્તમ પાવર પોઇન્ટ ઓપરેટિંગ પોઇન્ટ પર તમે જોશો કે જો તમે diTdvT didv લેશો તો આ IV કર્વ નો સ્લોપ iTvT ના બરાબર હશે I અને V ના ગુણોત્તર નું નેગેટીવ હવે જો તમે આ સમીકરણને ધ્યાનમાં લો છો તેને ફરીથી ગોઠવો તો diTdvT dpdvT iTvT મળશે આ સમીકરણને ધ્યાનમાં લો હવે અહીં આ ક્ષેત્રમાં પીક પાવર ઓપરેટિંગ પોઇન્ટ ની ડાબી બાજુ તમે જોશો કે diTdvT એ - iTvT કરતા વધારે હશે અહીં dpdvT એ પોઝિટીવ સ્લોપ છે અને આ પોઝિટિવ- iT એ diTdvT ને વધારશે હવે ઓપરેટર પોઇન્ટના આ વિભાગમાં dpdv નેગેટીવ છે તેથી આ વધારે નેગેટીવ થશે અને તેથી ditdvt એ - iTvT કરતા ઓછા છે તેથી આ તે તર્ક છે કે જેના ઉપયોગ થી તમે ઓળખી શકશો કે પીક પાવર પોઇન્ટ અથવા મહત્તમ પાવર પોઇન્ટ ક્યાં છે આપણે - iTvT ને ડાબી બાજુ લાવીશું અને સાથે સાથે આપણી પાસે આ પેરામીટર diTdvT iTvT હશે આનો ઉપયોગ MPPT કરવા માટે કી તરીકે થઈ શકે છે તેથી જો આ પેરામીટર 0 કરતા વધારે છે તો કરંટ ઓપરેટિંગ બિંદુ પીક પાવર પોઇન્ટ ની ડાબી બાજુએ છે જો આ 0 ની બરાબર છે તો કરંટ ઓપરેટિંગ પોઇન્ટ એ પીક પાવર પોઇન્ટ પર છે જો તે 0 કરતા ઓછું હોય તો કરંટ પોઇન્ટ આ ક્ષેત્રમાં છે જે પીક પાવર પોઇન્ટની જમણી બાજુ છે તેથી આ લોજીક એ છે કે તેનો ઉપયોગ મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકિંગ પ્રાપ્ત કરવા માટે કરી શકાય છે આ iT vT કર્વ ને ધ્યાનમાં લો અને આ ક્ષેત્રને ધ્યાનમાં લો ચાલો કહીએ કે ઓપરેટિંગ બિંદુ અહીંથી અહીં તરફ આગળ વધી રહ્યું છે અથવા તે અહીંથી અહીં આગળ વધી રહ્યું છે તેથી ઓપરેટિંગ પોઇન્ટ આ બાજુ છે પેરામીટર કે જે આપણે હમણાં જ વ્યાખ્યાયિત diTdvT iTvT કર્યા છે તે અહીં પોઝિટિવ રહેશે તે આ પોઇન્ટ પર 0 હશે અને તે અહીં નેગેટીવ હશે ચાલો હું તેને ρ તરીકે બોલાવું છું જેને તેના સિમ્બોલ તરીકે આપીશું જ્યારે અમલીકરણ તે ડિજિટલ ડોમેન માં હશે તો તમે તેને ∆iT∆vT iTvT તરીકે દર્શાવી શકો છો તેથી આ લગભગ આ જેવું જ હશે અથવા એનાલોગ ડોમેન માં તમે iT ને અલગથી ડિફરન્ટસીએટ કરી શકો છો અને vT ને અલગ ડિફરન્ટસીએટ કરી શકો છો તેમને વિભાજીત કરી શકો છો અને iTvT મેળવી શકો છો તો આવી રીતે પેરામીટર ρ મળી શકે છે ચાલો હવે I ની જગ્યાએ ρ લઈએ અને સમયના સંદર્ભમાં ρ ના વેવફોર્મ દોરીએ યાદ રાખો સમયના સંદર્ભમાં ρ સમયના સંદર્ભમાં જ્યારે ઓપરેટીંગ પોઇન્ટ એ પીક પાવરપોઈન્ટ ને ક્રોસ કરતો હોય ત્યારે તેથી અહીં આ સમયગાળા દરમિયાન જ્યારે ઓપરેટિંગ પોઇન્ટ અહીં છે ρ પોઝિટિવ છે અને જે સમય દરમ્યાન ઓપરેટિંગ બિંદુ અહીં છે ત્યારે તે ρ પોઝિટિવ થી નેગેટીવ તરફ સ્થાનાંતરિત થાય છે તેથી તમે ટાઇમ વેવ આ રીતે મળશે હવે ચાલો જોઈએ કે આપણે આ કેવી રીતે પ્રોસેસ કરીએ છીએ ચાલો હું એક કમ્પેરેટર બનાવું છું આ એક કમ્પેરેટર છે ρ ને એક ઇનપુટ તરીકે કમ્પેરેટરને આપવામાં આવે છે આ વીજ પુરવઠો છે VCC અને આ VCC હવે આ કમ્પેરેટર ને ઝીરો ક્રોસિંગ ડિટેક્ટર તરીકે ગણી શકાય જેનો આઉટપુટ પર આકાર આ રીતે હશે તેથી જ્યારે આ વધારે હશે ત્યારે આ ઓછું હશે અને જ્યારે આ ઓછું હશે ત્યારે આ વધારે હશે અને આ VCC થી VCC જશે હવે ક્લિપર સાથે આ કમ્પેરેટર ને અનુસરો હું નેગેટીવ ભાગને દૂર કરવા માંગુ છું હું તેને 0 થી VCC બનાવવા માંગું છું તેથી જો તમારી પાસે ડાયોડ નો ઉપયોગ કરીને ક્લિપર સર્કિટ હોય તો તમને ક્લિપરના આઉટપુટ પર મળશે 0 થી Vcc નેગેટીવ ભાગ ક્લિપ થાય છે અને VCC એટલે કે પોઝિટિવ અવશેષો રહે છે તે પછી હું હવે આ વેવફોર્મને એ રીતે સ્કેલ કરવા માંગું છું કે તે 0 થી 1 ની અંદર રહે હું 0 થી VCC સુધી ઇચ્છતો નથી ચાલો કહીએ કે આપણે તેને 0 થી 1 સુધી રાખીશું તેથી તેને ગેઇન સર્કિટ સ્કેલર એટલે કે સ્કેલિંગ સર્કિટ દ્વારા અનુસરવામાં આવશે અને ગેઇન સર્કિટ ના આઉટપુટ પર તમે જેની અપેક્ષા કરો છો તે આ કંઈક હશે 0 થી 1 તેથી ગેઇન ને 1 VCC ગોઠવવું પડશે જેથી તમને 0 થી 1 મળશે હવે ચાલો હું તેને ફિલ્ટર માંથી પસાર કરું છું કોઈ RC ફિલ્ટર ની કલ્પના કરું છું અથવા તે ઓપન ફિલ્ટર હોઈ શકે છે આ ફિલ્ટર ના આઉટપુટ પર વેવ આકાર કંઈક આના જેવો દેખાશે હવે ચાલો હું આ પ્રથમ દોરું છું ઇનપુટ પર શું છે આ ઇનપુટ પર 0 થી 1 છે અને આઉટપુટ ફિલ્ટર આ સમય દરમિયાન 0 તરફ જવાનું શરૂ કરશે અને તે પછી આ સમયમાં 1 સુધી જવાનું શરૂ કરશે હવે આને આપણે ત્રિકોણ કેરીઅર સાથે સરખાવી શકીએ અને પ્લસ વિડ્થ મોડ્યુલેટેડ આકારના વેવ પેદા કરી શકીએ છીએ જે આપણા DC DC કન્વર્ટર નું d ઇનપુટ થશે જે PV પેનલ સાથે જોડેલ છે તો શું થઈ રહ્યું છે ચાલો હવે કહીએ કે ઓપરેટિંગ પોઇન્ટ અહીં હતો આ વધારે હતો તેથી આ ઓછું થાય છે એકવાર આ ઓછું થઈ જાય પછી ક્લિપર તેને 0 પર ક્લિપ કરે છે અહીં ગેઇન પણ 0 થઈ જશે અને ફિલ્ટરનું આઉટપુટ 0 તરફ આગળ વધી રહ્યું છે તે 0 તરફ આગળ વધવાનું ચાલુ રાખશે જેનો મતલબ એ થશે કે ડ્યુટી સાઇકલ ઘટી રહી છે DC DC કન્વર્ટર ને બક બૂસ્ટ કન્વર્ટર તરીકે ધ્યાનમાં લો આપણી પાસે બક બૂસ્ટ કન્વર્ટર ની લોડ લાઈન નો એક છેડો જે 1RT એટલે કે d 0 પર છે અન્ય છેડા પર 1RT એ d1 પર જ્યાં લોડ લાઇન ઊભી રેખા પર હશે આ RT R01 dd2 પર થી આવ્યું છે આ બક બૂસ્ટ કન્વર્ટર માટે અવરોધનો ઇનપુટ આઉટપુટ સંબંધ છે તેથી હવે ધારોકે મેક્સીમમ પાવર ઓપરેટીંગ પોઇન્ટની ડાબી બાજુએ ઓપરેટિંગ પોઇન્ટ ક્યાંક છે અને આપણે જોયું કે ડ્યુટી સાઇકલ ક્યાંક અહીંયા છે અને ડ્યુટી સાઇકલ 0 તરફ ઘટી રહી છે કેમ કે અહીંઇનપુટ શૂન્ય છે હવે જેમ જેમ તે ઘટતું જાય છે ડ્યુટી સાઇકલ માં ઘટાડો થવાનો અર્થ તે 1 થી 0 તરફ જાય છે લોડ લાઈન નું સ્થળાંતર થઇ રહ્યું છે લોડ લાઈન નું સ્થળાંતર એવી રીતે થઈ રહ્યું છે કે ઓપરેટીંગ પોઇન્ટ આ રીતે તીર સાથે આ ફેશનમાં સ્થળાંતર કરી રહ્યું છે અને એકવાર તે જ્યારે પાવર પોઇન્ટને ઓળંગે છે ત્યાં ρ ની કિંમતમાં એક ક્ષણિક બદલાવ આવે છે એકવાર વેરીએબલ ρ ની કિંમત ઘટે છે આ પોઝિટીવ થાય છે આ વધે છે અહીં આ વધે છે અને ગેઇન આને 1 બનાવે છે અને ફિલ્ટરના આઉટપુટ દિશા બદલાય છે તે 1 તરફ જવાનું શરૂ કરશે જેનો અર્થ છે કે ડ્યુટી સાયકલ વધી રહ્યું છે તમે ડીસી ડીસી કન્વર્ટરને જે ડ્યુટી સાયકલ થી ચલાવી રહ્યા છો તે વધી રહ્યો છે તેથી અહીંથી તે ફરી વધી રહ્યું છે તેથી તેનો અર્થ છે કે તે પાછો ફરવાનું શરૂ કરશે ઓપરેટિંગ પોઇન્ટ્સ આ દિશામાં પાછા ફરે છે તેથી તે પાછું ફરે છે તે 0 ને વટાવે છે ત્યારબાદ ફરીથી તેની દિશામાં પરિવર્તન આવે છે તેથી ડ્યુટી સાયકલ એવી રીતે આગળ વધતું રહે છે કે જેથી ઓપરેટિંગ પોઇન્ટ મહત્તમ પાવર પોઇન્ટની આજુબાજુ આગળ પાછળ સ્થળાંતર કરે છે તમે આ હિસ્ટ્રેરીસીસ કન્વર્ટર માટે યોગ્ય હિસ્ટ્રેરીસીસ સેટ કરીને શક્ય તેટલી ઓપરેટીંગ પોઇન્ટના આગળ અને પાછળના બદલાવ ને ઘટાડી શકો છો જો તમે એક નાનો હિસ્ટ્રેરીસિસ બેન્ડ આપો છો તો આ ઓપરેટિંગ પોઇન્ટની ખૂબ નજીક ફરશે જો તમે વિશાળ હિસ્ટ્રેરીસીસ બેન્ડ આપો છો તો અહીં બદલાવ વ્યાપક હશે તેથી આ રીતે આ વિશિષ્ટ પાવર સ્લોપ પદ્ધતિ મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકિંગ કરી શકે છે